આની જેમ એપ્લિકેશનનો વિચાર કરો અમારી પાસે પીવી પેનલ પીવી સ્રોત છે જે પાવર કન્વર્ટર દ્વારા જોડાયેલ છે અને પાવર કન્વર્ટરથી લોડ સાથે જોડાયેલ છે આ એક લાક્ષણિક એપ્લિકેશન છે કોઈ બેટરીનો ઉપયોગ થતો નથી હવે એવી ઘણી એપ્લિકેશનો છે જ્યાં લોડ ખૂબ જ સ્થિર પાવરની માંગ કરી શકે છે પરંતુ પીવીમાંથી જે પાવર આવે છે તે ખૂબ વધઘટ કરતી હોય છે આપણે જોયું કે ઇન્સ્યુલેશનને કારણે ઇન્સ્યુલેશન બદલાવાના કારણે આઉટપુટ પાવર અસ્થિર છે તેથી જો લોડ સ્થિર પાવર સ્થિર પાવર સ્રોતની માંગ કરે છે તો આપણે અહીં ક્યાંક ઊર્જા બફર રાખવાની જરૂર છે જેથી પીવી આ ઊર્જા બફરને ચાર્જ કરી શકે ઉર્જા બફર લોડના ઇનપુટ પર સ્થિર પાવર આપીને પીવી સ્રોતને પુરક કરી શકે છે તેથી સામાન્ય રીતે ઘણી એપ્લિકેશનો છે જ્યાં એક ચાર્જર છે જે ફરીથી પાવર ઇલેક્ટ્રોનિક કન્વર્ટર છે અને બેટરી અથવા કોઈપણ ઊર્જા સંગ્રહ ઉપકરણને ચાર્જ કરે છે તેથી માની લો કે આ એક બેટરી છે અને પાવર ચાર્જ કરવા માટે બેટરીમાં પ્રવેશી શકે છે અને જ્યારે તે નબળા હોય ત્યારે પીવી સ્રોતની પૂરવણી કરતી વખતે તે બેટરીની બહાર પણ નીકળી શકે છે જેથી લોડ પાવર આવશ્યકતાને પૂર્ણ કરી શકાય હવે આ બેટરી માં આપણને રસ છે અને અમે વિવિધ પ્રકારની બેટરી અને તેની લાક્ષણિકતાઓ પર વિગતવાર જોવા માંગીએ છીએ અહીંની બેટરી ઊર્જા બફરની જેમ વર્તી રહી છે હવે બેટરી મુખ્ય બે પ્રકારની હોય છે એક પ્રાથમિક સેલ છે અને બીજો પ્રકાર ગૌણ સેલ તરીકે ઓળખાય છે પ્રાથમિક સેલ ધ્યાનમાં લો તે સેલ જેનો ઉપયોગ ટોર્ચ ઘડિયાળો રીમોટ કંટ્રોલ ઘડિયાળો માટે થાય છે તે બધા પ્રાથમિક સેલ છે પ્રાથમિક સેલની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેનો ઉપયોગ ફક્ત એક જ સ્રાવ માટે થઈ શકે છે કેટલાક ઉદાહરણો ઝીંક મેંગેનીઝ ઓકસાઈડ છે જેને ડ્રાય સેલ ઝિંક સિલ્વર ઓકસાઈડ લિથિયમ થાઇયોનાઇલક્લોરાઇડ પણ કહેવામાં આવે છે આ કેટલાક પ્રાથમિક સેલ છે અને સૌથી મહત્વપૂર્ણ લક્ષણ તમારે પ્રાથમિક સેલમાં નોંધ લેવી જોઈએ તે છે કે પ્રાથમિક સેલને ફક્ત એકવાર ડિસ્ચાર્જ કરી શકાય છે આ મુખ્ય લાક્ષણિકતા છે અને એકવાર ડિસ્ચાર્જ થયા પછી એકવાર તેનો ઉપયોગ કર્યા પછી તમે તેને ફેંકી દો છો બીજી બાજુ ગૌણ સેલ ચાર્જ થઈ શકે છે અને ઘણી વખત ડિસ્ચાર્જ થઈ શકે છે કાર બેટરી ટુ વ્હીલર બેટરી યુપીએસ બેટરી આ બધા ગૌણ સેલનાં ઉદાહરણો છે તેથી લીડ લીડ ઓક્સાઇડ સામાન્ય રીતે લીડ એસિડ બેટરી તરીકે ઓળખાય છે અહીં એસિડ એ સલ્ફ્યુરિક એસિડ પાતળું સલ્ફ્યુરિક એસિડ નિકલ મેટલ હાઇડ્રાઇડ બેટરી લિથિયમ સલ્ફર ડાયોક્સાઇડ બેટરી લિથિયમ આયન પોલિમર બેટરી છે આ ખૂબ જ લોકપ્રિય બેટરી છે હલકો વજન અને હવે તે ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ સર્વવ્યાપક બનવા માટે તમે તેમને લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સેલ ફોન આઇફોન આઈપેડ લેપટોપ કેમેરા વિડિઓ કેમ માં જોશો આ બધા ઉપકરણો આ લિથિયમ આયન પોલિમર બેટરીનો ઉપયોગ કરે છે આ બેટરીઓ મેં અગાઉ કહ્યું તેમ ડિસ્ચાર્જ થઈ શકે છે અને ઘણી વખત ઘણી વખત ચાર્જ થઈ શકે છે તેઓ બેટરીના પ્રકારને આધારે 100 થી 20000 વખત ડિસ્ચાર્જ કરી શકાય છે તેથી તે ગૌણ સેલનો આ એક મોટો ફાયદો છે ફોટોવોલ્ટેઇક આધારિત સિસ્ટમો માટે મોટાભાગની એપ્લિકેશનો ફક્ત ગૌણ સેલનો ઉપયોગ કરશે ઘણા બધા ચાર્જ ડિસ્ચાર્જ ચક્ર હશે અને ગૌણ સેલ આ એપ્લિકેશનો માટે ખૂબ સુસંગત છે અને અમે આ ગૌણ સેલની તેમની લાક્ષણિકતાઓ તેમની સુવિધાઓ પરિમાણો અને આપણે આ ગૌણ સેલનું ચાર્જિંગ કેવી રીતે થાય છે તે જોઈશું આ બધા પર આપણે ટૂંક સમયમાં વિગતવાર ચર્ચા કરીશું